અમે બાયોમોલેક્યુલ્સ અને તેમના કોષની રચના અને કાર્ય સાથેના સંબંધ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અમે છેલ્લા લેક્ચરમાં સૂક્ષ્મ જીવો જોયા અને એ જોવા માટે કે અમારી પાસે એક વાર્તા છે અમે જોઈ રહ્યા હતા કે શસ્ત્રક્રિયાની પ્રક્રિયા પહેલા સાધનોને કેમ જીવાણુરહિત કરવામાં આવે છે અને અમે થોડા પ્રશ્નો પૂછ્યા અને અમે બેક્ટેરિયા પર ઉતર્યા જે ચેપનું કારણ બની શકે છે જે એક એવી વસ્તુઓ છે જે ચેપનું કારણ બની શકે છે અને વિશ્વમાં ઘણા બધા જુદા જુદા બેક્ટેરિયા છે જીવનમાં અને એટલા મોટા છે અને તે અન્ય જાતોથી મૂળભૂત રીતે અલગ છે જેને આપણે કાર્યક્ષેત્ર કહીએ છીએ જીવન અમે કહ્યું હતું કે ત્રણ કાર્યક્ષેત્ર હતા બેક્ટેરિયા આર્ચીઆ અને યુકેરિયા જે કેટલીક મૂળભૂત રીતે અલગ છે અને તેને કાર્યક્ષેત્ર કહેવામાં આવે છે એક કાર્યક્ષેત્રમાં ઘણા સામ્રાજ્યો છે એક રાજ્યમાં ઘણા ફાયલા છે એક વર્ગમાં ઘણા વર્ગો છે એક વર્ગમાં ઘણા ઓર્ડર છે અને ક્રમમાં ઘણા પરિવારો છે અને એક પરિવારમાં ઘણી જાતિઓ છે અને ઘણા એક જીનસમાં પ્રજાતિઓ આ વર્ગીકરણ છે જેમ કે તેને કહેવામાં આવે છે અથવા સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે જેથી કોઈ મૂંઝવણ ન થાય આશા છે કે તમે અહીંના વિડિયોઝમાંથી પસાર થયા હશે અમે ઉલ્લેખ કર્યો હતો કે તમે આમાંથી કેટલીક જૈવિક શરતોને અવગણી શકો છો તેઓ માત્ર બની રહ્યા છે તમે કરી શકો છો ખરેખર તેઓ શું છે તે જાણ્યા વિના તેની આદત પાડી શકો છો અમે આ કોર્સના ભાગ રૂપે મોટાભાગની મહત્વપૂર્ણ બાબતો જાણીશું તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી તેથી તમે આ તબક્કે આરએનએ ડીએનએ અને તેથી વધુ જેવા શબ્દોને અવગણી શકો છો અને આ જુઓ અને ચાલો આ વિડિઓનો બે તૃતીયાંશ ભાગ કહીએ તે જુઓ આ યાદ રાખવા માટે મેં નેમોનિક વિશે વાત કરી શું કોઆલાસ પ્રાધાન્ય આપો મેં કહ્યું ચીઝ અથવા ફળ મને લાગે છે કે વિડિયો ચોકલેટ અથવા ફળ સામાન્ય રીતે બોલે છે આ યાદ રાખવા માટે તે સ્મૃતિશાસ્ત્ર છે અને પછી આપણે કહ્યું કે જીવન કોશિકાઓનું બનેલું છે કાં તો એક કોષ જેમ કે આર્કિઆમાં બેક્ટેરિયા અને યુકેરિયાના અમુક ભાગને પ્રોટીસ્ટ કહેવાય છે અથવા તે ફૂગ પ્રાણીઓ છોડ જેવા બહુવિધ કોષોથી બનેલા હોઈ શકે છે અને તેથી વધુ મેં કહ્યું કે મનુષ્ય લગભગ 1014 કોષોથી બનેલો છે અને મૂળભૂત રીતે કોષો બે પ્રકારના હોય છે પ્રોકેરીયોટ્સ બીજક પહેલા અને સાચા બીજકવાળા અમે તેઓ કેવા દેખાય છે અને તેમના કદ વગેરે જોયા અને અમે એમ પણ કહ્યું કે કોષ એ જીવનનું મૂળભૂત કાર્યાત્મક એકમ છે જો આપણે આ સમજીએ તો આપણે કદાચ જીવનને સમજી ગયા છીએ અને આપણે આની નજીક ક્યાંય નથી અને પછી અમે સજીવો વિશે વાત કરી અને તેથી આગળ અને મેં તમને કહ્યું કે લેબને કેવી રીતે વંધ્યીકૃત કરવામાં આવે છે તેનો ઉપયોગ કેવી રીતે ઓપરેશન થિયેટર અને હોસ્પિટલોને જીવાણુરહિત કરવા માટે પણ થઈ શકે છે અને અન્ય માધ્યમો છે ઓપરેશન થિયેટર અને સાધનોને જીવાણુરહિત કરવાના અન્ય વધુ સુરક્ષિત માધ્યમો છે પછી અમે બાયોરિએક્ટરની વાત કરી બાયોરિએક્ટર ઉત્પાદન જહાજો છે વાસ્તવમાં બાયોરિએક્ટર એ એક જહાજ છે કોઈપણ જહાજ જેમાં બાયોપ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે અને આપણે બોલીએ છીએ તેમ ઉપયોગમાં લેવાતા ઘણા બાયોપ્રોડક્ટ્સ છે અને ત્યાં ઘણી વધુ સંભવિત બાયોપ્રોડક્ટ્સ વિકસિત થઈ રહી છે મેં તમને સિંગલ યુઝ બાયોરિએક્ટર માટે વિડિયો અને મોટા બાયોરિએક્ટર માટે ઇમેજ લિંક આપી હતી બાયોરિએક્ટર તેમની એપ્લિકેશનના આધારે ખૂબ મોટા હોઈ શકે છે અને પછી મેં તમને એક બાયોપ્રોસેસ કહ્યું જેનો વાસ્તવમાં બાયોપ્રોડક્ટ્સ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે બાયોરિએક્ટર તેનું મહત્વનું પાસું છે અને પછી અમે કહ્યું કે કોષોને બાયોરિએક્ટરમાં શીયર કરવામાં આવે છે આ અમારી બીજી વાર્તા હશે અમારી પ્રથમ વાર્તા ચેપ વિશે હતી અને તેથી આગળ અમે શીખ્યા કે સજીવો ચેપનું કારણ બને છે અને ત્યાં કયા સજીવો છે તેનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે વગેરે તો અમારી બીજી વાર્તા બાયોરિએક્ટરમાં શીયરથી શરૂ થાય છે ઠીક છે આ શબ્દ શીયર પોતે નવો હોઈ શકે છે ઇજનેરો માટે પણ જે વિદ્યાર્થીઓ છે જો તમે એન્જીનિયરીંગમાં ડિગ્રી મેળવી હોય તો તમે જાણતા હશો કે શીયર શું છે ચાલો ખૂબ જ આધારથી શરૂઆત કરીએ અને પછી હું તમને કહીશ કે શીયર શું છે ચાલો આપણે ચપાતી કણક ના બોલ પર વિચાર કરીએ અને તમારા હાથની હથેળીઓની વચ્ચે ચપાતીનો લોટ પુરી ચપાતીનો લોટ તમારી હથેળીઓ વિરુદ્ધ દિશામાં મૂકો મને લાગે છે કે મેં એક પ્રકારનું પગલું ભર્યું છે અહીંના વિવિધ પગલાંને જોતાં આ હથેળીઓને થોડો આરામ કરો અને હથેળીઓને વિરુદ્ધ દિશામાં ખસેડો જ્યારે તમે તે કરો છો ત્યારે બોલનું શું થાય છે બોલ વિકૃત થાય છે ચપટી કણક ઠીક લવચીક વિકૃત થાય છે જ્યારે તેને વિરુદ્ધ દિશામાં ખસેડવામાં આવે છે ત્યારે અમારી હથેળીઓ દ્વારા લગાવવામાં આવતા શીયર ફોર્સને કારણે બોલ વિકૃત થાય છે બોલ વિકૃત થાય છે જ્યારે જેના કારણે શીયર ફોર્સ કહેવાય છે જેને સપાટી પર લાગુ કરવામાં આવે છે જ્યારે તેઓ વિરુદ્ધ દિશામાં ખસેડવામાં આવે છે ત્યારે આ હથેળીઓ દ્વારા કરવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો જો તમારી પાસે ભૌતિકશાસ્ત્રમાં થોડી પૃષ્ઠભૂમિ હોય તો તમે આને થોડી વધુ સરળતાથી સમજી શકશો જ્યારે કણકના બોલની વચ્ચે બે હથેળીઓ વચ્ચે સાપેક્ષ વેગ હોય છે તો તે શીયર સ્ટ્રેસ અથવા શીયર ઇફેક્ટ્સમાં પરિણમે છે તમે કૉલ કરી શકો છો તેથી શીયર માટે આ એક આવશ્યકતા છે કે ત્યાં સંબંધિત ગતિ હોવી જોઈએ જેનો અર્થ છે કે આ કિસ્સામાં કણકના બોલનો એક ભાગ ઉપલા ભાગને એક વેગ અનુભવવાની જરૂર છે જે કણકના બોલના બીજા છેડાથી અલગ હોય ચાલો કહીએ અને તેથી બે છેડા વચ્ચે સાપેક્ષ વેગ છે અને જો તેમ થાય તો કણકના બોલ દ્વારા અનુભવાય છે તે શીયર ફોર્સ છે ઠીક છે બાયોરિએક્ટર જેવા પ્રવાહી વાતાવરણમાં બાયોરિએક્ટર એ એક જહાજ છે જેમાં કોષો દ્વારા બાયોપ્રોડક્ટ બનાવવામાં આવે છે કોષોને સસ્પેન્શનમાં રાખવા માટે જહાજને સામાન્ય રીતે હલાવવામાં આવે છે તે ઘણી રીતે ચલાવી શકાય છે અને તેથી વધુ ચાલો આપણે તેમાં ન જઈએ તેથી જો તેને હલાવવામાં આવે તો બાયોરિએક્ટરમાં પ્રવાહીના કણોના વિવિધ વેગ વિવિધ દિશામાં ગતિ વિવિધ વેગ હશે અને આવા વાતાવરણમાં ઘણી બધી શીયર ફોર્સ કાર્ય કરવા માટે ખૂબ જ પ્રચલિત છે તેથી બાયોરિએક્ટરની જેમ પ્રવાહી વાતાવરણમાં સંબંધિત વેગ અથવા વેગ ગ્રેડિએન્ટ્સ વિપુલ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે જે કોષો પર શીયર ઇફેક્ટનું કારણ બની શકે છે હવે કણકના બોલને બદલે હથેળીઓ વચ્ચે સમાન કદના સ્ટીલના બોલને ધ્યાનમાં લઈએ અને જ્યારે આપણે હથેળીઓને વિરુદ્ધ દિશામાં ખસેડીએ છીએ ત્યારે સ્ટીલના બોલનું શું થાય છે ખૂબ કંઈ નથી અધિકાર બીજા શબ્દોમાં કહીએ તો તે વિકૃત થતું નથી કારણ કે સ્ટીલના દડાની સૂક્ષ્મ રચના કણકના દડા કરતા ઘણી અલગ હોય છે તે તમે બધા જાણો છો કણક એવી વસ્તુથી બનેલું છે જે અમે કરીશું જે તમે કદાચ આ અભ્યાસક્રમના ભાગ રૂપે અનુમાન કરી શકશો અને સ્ટીલનો બોલ સ્ટીલનો બનેલો છે તે સ્ટીલના અણુઓ અથવા આયર્ન વત્તા અન્ય સંયોજનોથી બનેલો છે અને તેથી વધુ આગળ અને સ્ટીલનું માઇક્રોસ્કોપિક માળખું કણકના દડા કરતા ઘણું અલગ છે અને શીયર ફોર્સ કે જે વ્યક્તિ લગાવી શકે છે ફક્ત હથેળીઓને વિરુદ્ધ દિશામાં ખસેડવાથી સ્ટીલના બોલને કંઈ થતું નથી તેથી માઇક્રોસ્કોપિક અથવા સબ માઇક્રોસ્કોપિક ઘટકોને જાણવું મહત્વપૂર્ણ છે કારણ કે તે સામગ્રીના વિવિધ ગુણધર્મોના નિર્ણાયક છે ખરું આનાથી તમે બધા પરિચિત હશો વિવિધ પૃષ્ઠભૂમિઓ તમે બધા આ ખ્યાલથી પરિચિત હશો કે તે એક માઇક્રોસ્કોપિક માળખું છે અથવા પેટા માઇક્રોસ્કોપિક માળખું છે અને તેમના ગુણધર્મો જે સમગ્ર રીતે સામગ્રીના ગુણધર્મોને નિર્ધારિત કરે છે ચાલો હવે પ્રશ્ન પૂછીએ કોષોમાં શીયરથી શું અસર થાય છે ચાલો કહીએ કે આપણે કોષો વિશે કશું જાણતા નથી અમે વિવિધ શબ્દો વિશે વાત કરી રહ્યા છીએ મને ખાતરી છે કે ડૉ મધુલિકા દીક્ષિતના અન્ય પ્રવચનોમાં પણ તેમણે ઘણી બધી શરતોનો ઉલ્લેખ કર્યો હશે અમે તમામ જરૂરી શરતોને સ્પષ્ટ કરીશું આ સમયાંતરે અલગ અલગ બિંદુઓ પર આ કોર્સના ભાગ રૂપે તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી તો કોષોમાં શીયરથી શું અસર થાય છે પ્રથમ અનુમાન એ પરબિડીયું હશે જે કોષોને આવરી લે છે બરાબર તે છે તે ખૂબ જ તર્કસંગત અનુમાન છે તો સેલ પરબિડીયું શું સમાવે છે કોષ પરબિડીયું સમાવી શકે છે જેને કોષ દિવાલ અને કોષ પટલ કહેવાય છે યાદ રાખો કે આ બે અલગ અલગ વસ્તુઓ છે એકને કોષ દિવાલ કહેવાય છે બીજીને કોષ પટલ કહેવાય છે અને તે બંને કોષને પરબિડીયું બનાવે છે ખરું ને કોષ દિવાલ અને કોષ પટલ બંને છોડના કોષોમાં કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે છે અને તેથી વધુ અથવા કોષ દિવાલ સંપૂર્ણપણે ગેરહાજર હોઈ શકે છે ઠીક છે માત્ર કોષ પટલ કોષને તેની આસપાસના વાતાવરણથી અલગ પાડે છે ખરું ને અને તે આપણા બધા કોષોની બાબત છે બધા પ્રાણી કોષોમાં કોષની દિવાલ હોતી નથી તેમની પાસે માત્ર એક કોષ પટલ હોય છે અને તે જ પર્યાવરણના સંપર્કમાં આવે છે લાક્ષણિક કોષ દિવાલ લગભગ વીસ નેનોમીટર જાડી હોય છે ઠીક છે તમે કદ મીટરની કલ્પના કરી શકો છો પછી સેન્ટીમીટર 10 2 મીટર છે મિલીમીટર 10 3 છે માઇક્રો 10 6 છે નેનો 10 9 છે આ વીસ નેનોમીટર જાડાઈ છે કઠોર છે અને તેથી કોષની રચના જેમ કે અખંડિતતા કઠોરતા આકાર વગેરે જાળવવામાં ફાળો આપે છે જે સામાન્ય રીતે સેલ દિવાલ કરે છે તમે આ ખાસ લિંકને અહીં જોઈ શકો છો માર્ગ દ્વારા મને લાગે છે કે તમને વિવિધ લિંક્સ બતાવવાનો આ યોગ્ય સમય છે મેં એક ફાઇલનો ઉલ્લેખ કર્યો છે એક પીડીએફ ફાઇલ જેમાં આ લિંક્સ હશે જેને ક્લિક કરી શકાય છે મને લાગે છે કે નિયંત્રણ અને ક્લિક તમને ત્યાં લઈ જશે ચાલો હું તમને તે ફાઇલ બતાવું મને લાગે છે કે તમને તે બતાવવાનો આ યોગ્ય સમય છે હું આ તમારા સંસાધનોના ભાગ રૂપે ઉપલબ્ધ હશે મને લાગે છે કે તે નીચે અથવા જમણે ઉપર ઉપલબ્ધ છે મને લાગે છે કે ત્યાં વિડિઓની જમણી બાજુએ એક લિંક છે એક બટન છે જ્યારે તમે તેને ચલાવો છો અને જો તમે તેને ક્લિક કરો છો તો તે તમને આ ફાઇલ પર લઈ જશે તેથી આ સ્ત્રોતો છે જેમાંથી ઘણા જરૂરી છે અને જેમાંથી કેટલાક વૈકલ્પિક છે હું નિર્દેશ કરીશ કે જે વૈકલ્પિક છે જો તે છે જો હું એમ ન કહું કે તે વૈકલ્પિક છે તે જરૂરી છે ઠીક છે કોર્સની વધુ સારી રીતે પ્રશંસા કરવા માટે તે જરૂરી છે મેં ઉલ્લેખ કર્યો છે તેમ અમે આ વિડિયો અહીં ચલાવી શકતા નથી તેથી અમે તમને લિંક્સ આપી છે જેથી તમે જઈ શકો અને તેમને જોઈ શકો વિડિયોને તેમના ઉપદેશાત્મક મૂલ્ય માટે તેમના માટે તેમના શીખવવાના મૂલ્ય માટે પસંદ કરવામાં આવ્યા છે IIT મદ્રાસ અને આ કોર્સના પ્રશિક્ષકો મધુલિકા અને હું બંને વિડિયોમાં વ્યક્ત કરાયેલા અન્ય મંતવ્યો અથવા વિડિયોમાં દર્શાવવામાં આવેલા ઉત્પાદનોને સમર્થન આપી શકતા નથી આમાંના કેટલાક ખૂબ જ સરસ વિડિયો કંપનીઓ દ્વારા તેમના ઉત્પાદનો વેચવા માટે બનાવવામાં આવ્યા છે પરંતુ અમે ઉત્પાદનોને સમર્થન આપતા નથી તેથી અમે મિમિક્રી દ્વારા ડિઝાઇન કરાયેલા આ તમામ વીડિયો જોયા છે મેં બીજાનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કૃપા કરીને તેમાંથી પસાર થાઓ તે કોકરોચ આધારિત રોબોટ વિશે વિજ્ઞાન મેગેઝિનનો એક ખૂબ જ સરસ ટૂંકો વિડિયો છે આ પ્રારંભિક વ્યાખ્યાનમાં છે અને આ વિવિધ બાયોમિમિક્રી લેક્ચર્સ હતા અને પછી કૃત્રિમ રેટિના લેક્ચર મગજ કોમ્પ્યુટર ઇન્ટરફેસ લેક્ચર અને પછી જીવનના ત્રણ કાર્યક્ષેત્ર જૈવિક વર્ગીકરણ સિંગલ યુઝ બાયોરિએક્ટર આ ત્રણ વિડીયો અને મોટા બાયોરેએક્ટર હતા આ એક ઈમેજ છે અને સેલ વોલ નંબર અગિયાર એ છે જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ જો તમે આના પર ક્લિક કરો છો તો તમને એક છબી મળશે જે તમે જોઈ શકો છો ચાલો પાછા મળીએ કોષની દીવાલ મુખ્યત્વે બે પ્રકારના પરમાણુઓથી બનેલી હોય છે જેને પેપ્ટીડોગ્લાયકેન અને ટીકોઈક એસિડ કહેવાય છે ઠીક છે આ શરતો છે હું ફક્ત આની આસપાસ તરતું છું હાલની શરતો વિશે ચિંતા કરશો નહીં જો તે પૂરતું મહત્વનું છે તો અમે જઈશું અને જોઈશું કે તે શું છે જો તે ન હોય તો ફક્ત શરતો સાંભળો જેથી જો તમે પછીથી શરતો સાંભળો તો તમને ઓછામાં ઓછું અસ્પષ્ટ રીતે યાદ હશે અને તમે જાણો છો મેં આ પ્રકારનું ક્યાંક સાંભળ્યું છે તે પૂરતું સારું છે અને જો તે પર્યાપ્ત મહત્વપૂર્ણ છે તો પછી તમે વારંવાર તેના સંપર્કમાં આવશે અને તમે તેને પસંદ કરી શકો છો પ્લાઝ્મા પટલ અગાઉ આપણે કોષ પટલની વાત કરી હતી ઓહ માફ કરશો કોષની દીવાલ હવે આપણે કોષ પટલ અથવા પ્લાઝ્મા મેમ્બ્રેનની વાત કરીએ આ તે છે જ્યાં તે ખૂબ જ રસપ્રદ છે માઇક્રોસ્કોપિક અર્થમાં કોષ પટલ કેવી દેખાય છે તે કંઈક આના જેવું લાગે છે તમે જાણો છો આ એક દ્વિ પરિમાણીય માળખું છે આ અમુક પ્રકારના a તરીકે દર્શાવવામાં આવ્યું છે તમે જાણો છો લંબચોરસ ઘન પ્રકારનું માળખું આ એક કોષ છે ખરું તમે કોષનો એક નાનો ભાગ લો તે આના જેવો દેખાય છે અને જો તમે તેને બધી દિશામાં લંબાવશો અને ધારો કે તે અમુક પ્રકારનું આવરણ કરે છે આપણે કહીએ કે ગોળાકાર આકાર અથવા અંડાકાર આકાર પછી તમે સમજી શકશો કે આ કોષની રચનામાં કેવી રીતે બંધબેસે છે તેથી તમારી પાસે કોષ પટલ છે જેમાં બે સ્તરો છે જે તમે જોઈ શકો છો પ્રથમ સ્તર અહીં આ વર્તુળ છે અને આમાંથી કેટલીક આ રેખાઓ અહીં બીજી સ્તર અહીં વર્તુળ છે અને બીજી રેખાઓ વિરુદ્ધ દિશામાં છે ખરું ને તો બીજા શબ્દોમાં કહીએ તો તે અહીં ડબલ લેયર ધરાવે છે એવું બને છે કે આની પ્રકૃતિ પ્રકૃતિથી ઘણી અલગ છે બોલની પ્રકૃતિ આ રેખાઓના સ્વભાવથી ખૂબ જ અલગ છે આપણે તેના પર આવીશું આ ઉપરાંત કેટલીક અન્ય વસ્તુઓ છે આ લીલી વસ્તુઓ છે જે બતાવવામાં આવી છે અને આ વાદળી વસ્તુઓ છે જે બતાવવામાં આવી છે આપણે તે મેળવીશું લીલી વસ્તુઓ વાસ્તવમાં પ્રોટીન છે આપણે જોઈશું કે પ્રોટીન શું છે જો કે આપણે કેટલીક શરતો ઘણી વખત સાંભળી છે આપણે જોઈશું કે તે પ્રોટીન શું છે અને આ કાર્બોહાઇડ્રેટ્સ છે જે તેના પર વળગી રહે છે આપણે જોઈશું કે તે શું છે હમણાં માટે ચાલો આપણે અહીં આ ડબલ લેયર પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેમાં જો તમે એક પરમાણુ લો જેમાં ડબલ લેયર હોય તો તેમાં આ ગોળાકાર માથું અને ચોક્કસ પૂંછડી છે તેથી સેંગર અને નિકોલ્સને કોષ પટલની રચનાને અમુક પ્રકારના પ્રવાહી મોઝેકલાદીચિત્ર તરીકે વર્ણવી હતી મોઝેક ફક્ત આ વસ્તુઓને એકસાથે મૂકવામાં આવે છે તેથી આ એક મોઝેક છે જેને લિપિડ્સ કહેવામાં આવે છે વાસ્તવમાં આ પરમાણુઓનું તમે જાણો છો કે આપણે અહીં ઘણું બધું વર્ણન કર્યું છે આને લિપિડ કહેવામાં આવે છે અને ત્યાં પ્રોટીન છે અને અન્ય વસ્તુઓ પણ હોઈ શકે છે તેથી સેંગર અને નિકોલ્સને આ રચનાને લિપિડ્સના પ્રવાહી મોઝેક તરીકે વર્ણવ્યું જે આ છે અને પ્રોટીન જે અહીં જોવા મળે છે તે અત્યારે પૂરતું સારું છે ઠીક છે તે કોષ પટલ છે તેથી શીયર તમે જાણો છો સરળતાથી પટલને સરળતાથી તોડી શકે છે કારણ કે તે બધા આસપાસ તરતા હોય છે ઠીક છે તમે સપાટી પર પૂરતું બળ પ્રદાન કરો છો શીયર આ લિપિડ્સને તોડી નાખશે અને કેટલાક કોષો જેમ કે જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે તેમ સસ્તન પ્રાણીઓના કોષો કોષો છે કોષની દીવાલ નથી અને પ્લાઝ્મા મેમ્બ્રેન સીધા પર્યાવરણના સંપર્કમાં છે અને તેથી તેઓ કોષની દીવાલ ધરાવતા કોષોની સરખામણીમાં વધુ પડતર સંવેદનશીલ હોય છે ઠીક છે આ સામાન્ય સમજ છે જ્યારે તમે બાયોરિએક્ટરમાં આ કોષોનો ઉપયોગ કરો છો ત્યારે સસ્તન પ્રાણીઓના કોષોનો ઉપયોગ બાયોરિએક્ટરમાં ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનોના ઉત્પાદન માટે થાય છે જેમ કે મોનોક્લોનલ એન્ટિબોડીઝ જેનો ઉપયોગ કેન્સર ઉપચાર માટે થાય છે અને જ્યારે તમે જ્યારે આ કોષોનો ઉપયોગ બાયોરિએક્ટરમાં આના ઉત્પાદન માટે કરવામાં આવે છે ત્યારે તેઓ બાયોરિએક્ટરમાં વેગ ગ્રેડિએન્ટ્સને કારણે વિવિધ તાણના સીધા સંપર્કમાં આવે છે અને તે દબાણયુક્ત તણાવ કોષોને તોડી શકે છે તો આ શું છે ચાલો આ પરમાણુની પ્રકૃતિ જોઈએ તે અણુઓનો એક મહત્વપૂર્ણ વર્ગ છે વ્યાખ્યા ખૂબ જ અસ્પષ્ટ છે ઠીક છે અને તે શ્રેષ્ઠ છે જે આપણે મેળવી શકીએ છીએ અને ચાલો આપણે જીવવિજ્ઞાનની અસ્પષ્ટ વ્યાખ્યાથી શરૂઆત કરીએ લિપિડ એ પાણીમાં અદ્રાવ્ય અણુઓ છે જે ક્લોરોફોર્મ જેવા કાર્બનિક દ્રાવકોમાં અત્યંત દ્રાવ્ય હોય છે ઠીક છે હું જાણું છું કે તે અસ્પષ્ટ છે પરંતુ ચાલો તેને વળગી રહીએ તે લિપિડ છે અને તે મૂળભૂત બાયોમોલેક્યુલ્સના ચાર મુખ્ય વર્ગોમાંથી એક છે જે જીવનમાં હાજર છે તો ઉદાહરણ તરીકે તમે બધા ઠીક છે ચાલો આપણે આ પરમાણુ અહીં લઈએ ઠીક છે આ ત્રણ કાર્બન પરમાણુ છે ઠીક છે જો તમે રસાયણશાસ્ત્ર વિશે થોડું જાણતા હોવ તો તમે જાણશો કે આ ગ્લિસરોલ છે જે પીળા અથવા પીળા રંગના કેટલાક શેડમાં બતાવવામાં આવે છે તે ગ્લિસરોલ છે તેના અહીં ત્રણ OH જૂથો છે અહીં ત્રણ કાર્બન છે અને આ OH જૂથોમાંથી એક સાથે COOH સાથે લાંબી સાંકળ કાર્બન પરમાણુ જોડાયેલ છે ઠીક છે જ્યારે આ જોડાય છે ત્યારે H2O બહાર નીકળી જાય છે અને C આ O સાથે જોડાય છે તેથી તમારી પાસે CO છે બીજી બાજુ આ O બીજી બાજુ અને આ બોન્ડ આ O પર જઈને લિપિડનું ઉદાહરણ પૂરું પાડે છે બરાબર તેથી તમારી પાસે ફેટી એસિડ છે જે હાઇડ્રોફોબિક છે અને તમારી પાસે ગ્લિસરોલ છે જે હાઇડ્રોફિલિક છે અને જોડાયેલ છે તમે સિદ્ધાંતમાં લિપિડ મેળવી શકો છો C16 એ પામમેટિક એસિડ છે અને આ કાર્બન પરમાણુઓ વચ્ચેના તમામ બોન્ડ એકલ બોન્ડ છે તેથી આ સંતૃપ્ત ફેટી એસિડ છે ગ્લિસરોલ સાથે સંતૃપ્ત ફેટી એસિડ એ લિપિડનું ઉદાહરણ છે હવે આ OH માંથી એક સાથે જોડાયેલ એક ફેટી એસિડને બદલે શરૂઆતમાં ગ્લિસરોલનું OH શું હતું જો તમારી પાસે ત્રણ ફેટી એસિડ્સ એસ્ટર ગ્લિસરોલના ત્રણ ઓક્સિજન સાથે જોડાયેલા હોય જેમ કે તેમને કહેવામાં આવે છે પછી તમે ચરબી મેળવો છો બધી ચરબી જે ઘણી બધી સામાજિક મુશ્કેલીનું કારણ બને છે તે બીજું કંઈ નથી ઠીક છે તે ટ્રાઇગ્લિસરાઈડ છે તમારી પાસે ગ્લિસરોલના પરમાણુ સાથે ત્રણ ફેટી એસિડ જોડાયેલા છે અને તે તમારી ચરબી છે ચરબી એ લિપિડ છે તેથી ચરબી ગમે તે મુશ્કેલીઓનું કારણ બને છે તેને ટ્રાઇગ્લિસેરાઇડ કહેવાય છે ઠીક છે કારણ કે તમારી પાસે ગ્લિસરોલ છે તમારી પાસે ત્રણ ફેટી એસિડ્સ માટે અહીં ગ્લિસરાઈડ બોન્ડ રચાય છે અને તમારી પાસે ત્યાં ટ્રાઈગ્લિસરાઈડ છે C18 સ્ટીઅરિક એસિડ માખણ સિવાય બીજું કંઈ નથી ઠીક છે તે સંતૃપ્ત છે જો તે સંતૃપ્ત હોય તો તમને માખણ મળે છે અને C18 એક ડબલ બોન્ડ સાથે તમને તેલ આપે છે માખણ સંતૃપ્ત કારણ કે કાર્બન અણુઓ વચ્ચેના તમામ બોન્ડ સિંગલ બોન્ડ છે અને અહીં એક બોન્ડ ડબલ બોન્ડ છે જે વાસ્તવમાં સ્ટ્રક્ચરમાં કિંક રજૂ કરે છે અને તમારી પાસે સિંગલ બોન્ડ અસંતૃપ્તિ સાથે ફેટી એસિડ છે અને પછી તમને તેલ મળે છે ઠીક છે તમે જાણો છો કે આ ઉત્પાદનો કેટલા ઉપયોગી છે અને આ આ ઉત્પાદનોની પરમાણુ પ્રકૃતિ છે C18 એ માખણ છે C18 એ ડબલ બોન્ડ સાથે તેલ છે અસંતૃપ્ત તેલ છે અને બીજું ઠીક છે આ તમામ સંતૃપ્ત અસંતૃપ્ત શબ્દો કે જે ડોકટરો દ્વારા ઉપયોગમાં લેવાય છે તે વાસ્તવમાં કાર્બન અણુઓ વચ્ચેના બોન્ડની પ્રકૃતિનો સંદર્ભ આપે છે તો આ ત્રિ પરિમાણીય દૃશ્ય છે ચાલો તેના કેટલાક ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તેના ઘણા ભાગો છે જેના વિશે આપણે ચિંતા ન કરીએ તો આ ડબલ લેયર પ્લાઝ્મા મેમ્બ્રેનપ્રાણીશરીરની અંતરત્વચા છે જેમ મેં કહ્યું તે કોષને આવરી લે છે આ પ્લાઝ્મા મેમ્બ્રેનનો એક ભાગ છે ધારો કે તે વિવિધ દિશામાં વિસ્તરે છે અને તમે જુઓ કે તે કોષને કેવી રીતે આવરી શકે છે તેથી આ પ્લાઝ્મા મેમ્બ્રેનમાં લિપિડ્સનું ડબલ લેયર છે જેમાં લિપિડ્સ અને પ્રોટીનના પ્રવાહી મોઝેકની આસપાસ ઘણા બધા પ્રોટીન ચોંટેલા છે અને તે પછી બીજી ઘણી વસ્તુઓ છે જેની આપણે હવે ચિંતા કરીશું નહીં જો તમને રસ હોય તો તમે આ વિડિઓ જોઈ શકો છો મને લાગે છે કે તે વિડિઓ નંબર બાર છે અહીં આઇટમ નંબર બાર છે પ્લાઝમાજીવનરસ મેમ્બ્રેન તમે આ જોઈ શકો છો અને તે પ્લાઝ્મા મેમ્બ્રેનની તમારી પ્રશંસામાં સુધારો કરશે તો ચાલો આપણે થોડા ઊંડા જઈએ આને થોડી સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ હું પ્લાઝ્મા મેમ્બ્રેનનો એક ભાગ લઈ રહ્યો છું એક દ્વિ પરિમાણીય દૃશ્ય આ લિપિડ્સનું દ્વિ સ્તર છે તમારી પાસે અહીં હાઇડ્રોફિલિક હેડ્સ છે હાઇડ્રોફિલિકનો અર્થ ફક્ત પાણીને પ્રેમ કરવો એવો થાય છે અને તેથી જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે પોતાની જાતને પાણી તરફ વાળશે અને તમારી પાસે આ હાઇડ્રોફોબિક પૂંછડીઓ છે બીજા શબ્દોમાં કહીએ તો આ એક ભાગ છે આ ગ્લિસરોલ પરમાણુનો એક ભાગ હોઈ શકે છે અને આ વિવિધ ફેટી એસિડ્સ હોઈ શકે છે ઠીક છે સામાન્ય રીતે અહીં બે ફેટી એસિડ્સ છે અને આ તે છે જે અહીં ઉડાડવામાં આવ્યું છે ખરું આ ફેટી એસિડ્સ છે આ કદાચ સંતૃપ્ત છે આ કદાચ અસંતૃપ્ત છે અને તમારી પાસે અહીં કેટલાક અન્ય અણુઓ છે જે હાઇડ્રોફિલિક છે તેઓને પાણી ગમે છે અને આ હાઇડ્રોફોબિક પરમાણુઓ છે અને આ ઉડી ગયેલી જોડીમાંથી એકનું માળખું છે ઠીક છે બિજુ કશુ નહિ ફોસ્ફોલિપિડ્સ ગ્લાયકોલિપિડ્સ અને કોલેસ્ટરોલ એ લિપિડ્સના મુખ્ય પ્રકારો છે જે કુદરતી પટલમાં થાય છે ઠીક છે બીજા શબ્દોમાં કહીએ તો અમે ટ્રાઇગ્લિસેરાઇડ જમણે ગ્લિસરોલના પરમાણુને ટ્રાઇગ્લિસરાઇડ્સમાં રૂપાંતરિત થતા જોયા છે તે એક ઉદાહરણ ફોસ્ફોલિપિડ્સમાં હતું આ અલગ છે કારણ કે આપણે તે પછી જોઈશું ગ્લાયકોલિપિડ્સ નામના પરમાણુઓનો બીજો સમૂહ છે જ્યાં આ ભાગ અલગ છે અને કોલેસ્ટ્રોલ જે સંપૂર્ણપણે અલગ પરમાણુ છે આપણે તે થોડી વારમાં જોઈશું ઠીક છે કોલેસ્ટ્રોલ એક ખૂબ જ સામાન્ય રીતે જાણીતું પરમાણુ છે તે ઘણી મુશ્કેલીનું કારણ માનવામાં આવતું હતું તે લોકો પાસે છે ધ અમેરિકન હાર્ટ એસોસિએશને હવે કોલેસ્ટ્રોલ પર તેનો દૃષ્ટિકોણ બદલ્યો છે પરંતુ તે કોઈપણ રીતે લોકપ્રિય છે તો તમે તે જોઈને આનંદ થશે કે આ બધું શું છે ઠીક છે તેથી આ ફોસ્ફોલિપિડ છે ખાસ કરીને ફોસ્ફેટિડલ કોલિન આ ફેટી એસિડ સાંકળો છે હાઇડ્રોફોબિક પૂંછડીઓ અહીં છે અને આ ગ્લિસરોલ પરમાણુ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં ત્રણ કાર્બન સાંકળ અને તેમાંથી બે O પરમાણુ ફેટી એસિડ સાથે જોડાયેલા છે O નું ત્રીજું પરમાણુ ફોસ્ફેટ જૂથ 'PO4 ' જૂથ સાથે જોડાયેલું છે અને પછી એક કોલિન જૂથ છે જે તેની ટોચ પર છે ઠીક છે તેને ફોસ્ફેટીડીલ કોલીન કહેવામાં આવે છે જેમ તમે જોઈ શકો છો કે આ એક હાઇડ્રોફિલિક છેડો છે અને આ હાઇડ્રોફોબિક પૂંછડી છે તેથી આ લિપિડની વિવિધ જરૂરિયાતોમાં બંધબેસે છે અને આ કુદરતી પટલનો એક મહત્વપૂર્ણ ઘટક છે આ કોલેસ્ટ્રોલ છે ને તમે આ બધું અહીં જુઓ છો આ બધું હાઇડ્રોફોબિક ભાગ છે અને આ OH એ હાઇડ્રોફિલિક ભાગ છે ઠીક છે અને કોલેસ્ટ્રોલ પણ એક લિપિડ છે જે ડોકટરોએ અગાઉ ઘણી સમસ્યાઓનું કારણ માન્યું હતું પટલમાં લિપિડ્સ શીયરની સંવેદનશીલતા કેવી રીતે નક્કી કરે છે શીયર કેટલું સંવેદનશીલ છે ત્યાં વિવિધ પ્રકારના લિપિડ્સ છે તેથી હાજર રહેલા લિપિડ્સના પ્રકારો પર આધાર રાખીને શીયરની સંવેદનશીલતા અલગ અલગ હોવી જોઈએ ઠીક છે કારણ કે ઘટકોના ગુણધર્મો સમગ્રના એકંદર ગુણધર્મો નક્કી કરે છે તો ચાલો જોઈએ કે તે કેવી રીતે છે અને ચાલો જોઈએ કે આપણી જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરીએ તેના માટે ચાલો આપણે બે લિપિડ દ્વિ સ્તરોને ધ્યાનમાં લઈએ પ્રથમ દ્વિ સ્તર ફોસ્ફોગ્લિસરાઈડ્સથી બનેલું છે જેમાં ફક્ત સ્ટીઅરિક એસિડ હોય છે જે C18 C18 સંતૃપ્ત હોય છે અને બીજું ફોસ્ફોગ્લિસરાઈડ્સનું બનેલું છે જેમાં ઓલિક અને સ્ટીઅરિક એસિડ હોય છે જેમ તમે જાણો છો કે ઓલિક એક અસંતૃપ્તિ છે સ્ટીઅરિક એસિડમાં કોઈ અસંતૃપ્તિ નથી તેના કારણે જો બંને સ્ટીઅરિક હોય તો ઠીક છે આ હાઇડ્રોફોબિક પૂંછડી હાઇડ્રોફિલિક હેડ છે જો બંને સંતૃપ્ત હોય જેમ કે સ્ટીઅરિક એસિડ તો માળખું કંઈક આના જેવું હશે જ્યારે જો તે એક ઓલીક અને એક સ્ટીયરીક હોય તો સ્ટીયરીક સીધુ હશે ઓલીકમાં કિંકતાર હશે અને તેથી તે અહીં સ્ટીયરીકની સરખામણીમાં વધુ જગ્યા રોકશે ઠીક છે અને તેથી જો આપણે બંને સ્ટીઅરિક એસિડ ધરાવતા લિપિડ્સને ચુસ્તપણે પેક કરીએ તો તે આના જેવું કંઈક પેક કરવા જઈ રહ્યું છે ઠીક છે વાજબી રીતે ચુસ્ત રીતે ભરેલું હું સ્પષ્ટતા માટે માત્ર એક સ્તર બતાવી રહ્યો છું તમે બીજી બાજુના બીજા સ્તરની કલ્પના કરી શકો છો જો આપણી પાસે ફોસ્ફોગ્લિસરાઈડ્સ પર સ્ટીઅરીક અને ઓલીક બંને હાજર હોય તો તે આ રીતે પેક થવા જઈ રહ્યું છે આ દરેક દ્વારા કબજે કરવામાં આવેલ જગ્યા જે વિસ્તાર છે તે વધારે હશે તેથી પેકિંગ પોતે બંને સ્ટીઅરિક એસિડ ધરાવતા એક કરતાં ઘણું ઓછું ગાઢ હશે અને તેથી મેમ્બ્રેન ફ્લુડિટી વધારે હશે છૂટક પેકિંગને કારણે અહીં ચુસ્ત પેકિંગ પટલની પ્રવાહીતા ઓછી થઈ જશે તેથી તે જોવાનું એકદમ સરળ છે કે ચુસ્ત રીતે પેક કરેલી વસ્તુ ઢીલી રીતે પેક કરેલી વસ્તુ કરતાં શીયરનો વધુ પ્રતિકાર કરશે આની સરખામણીમાં થોડી માત્રામાં શીયર ફોર્સની નાની માત્રા આને તોડી શકે છે ઠીક છે તેથી તે ખૂબ જ સરળ છે કે કોષ પટલનું માળખું તેની શીયર સંવેદનશીલતા કેવી રીતે નક્કી કરે છે અને લિપિડ્સ અથવા ઘટકોની રચના પટલની રચના નક્કી કરે છે અને માળખું તેની મિલકત નક્કી કરે છે ઉદાહરણ તરીકે મેમ્બ્રેન ફ્લુડિટી ઢીલી રીતે ભરેલું માળખું વધુ પડતર સંવેદનશીલ હશે ધારો કે આપણે કોષોને શીયર કરવા માટે વધુ મજબૂત બનાવવાનું વિચારીએ છીએ ઠીક છે કાતર અહીં આપણી વાર્તા છે ધારો કે આપણે કોષોને શીયર કરવા માટે વધુ મજબૂત બનાવવાનું વિચારીએ તો આપણે શું કરીએ અલબત્ત આપણે પટલ વિશે વધુ સમજવાની જરૂર છે અને કોષમાં પટલ કેવી રીતે બને છે વગેરે વગેરે વિવિધ ઘટકોના કાર્યો શું છે અને પછી કોઈક રીતે કોષને બનાવવા અથવા તે પ્રકારના લિપિડ બનાવવા માટે બનાવે છે આપણી પાસે વધુ ગીચ પટલની જરૂર છે અને તેથી વધુ શીયર સંવેદનશીલ સેલ લાઇન્સ અથવા સસ્તન કોષો કદાચ ઠીક છે જો તમે તેનો ઉપયોગ બાયોરિએક્ટરમાં કરવા જઈ રહ્યા છો ખરું તો આ તેના વિશે વિચારવાની એક રીત છે સારું મને લાગે છે કે આપણે આ વ્યાખ્યાન માટે અહીં રોકાઈશું જ્યારે આપણે આગળ મળીશું ત્યારે આગળ ચર્ચા ચાલુ રાખીશું આ વ્યાખ્યાનમાં અમારી વાર્તા શીયર વિશે હતી અમે જોયું કે શીયર શું હતું ચાલો હું જે જોયું તેના પર ઝડપથી પાછા જઈએ અમે જોયું કે કાતર શું હતું મેં તમને થોડી વિગતમાં કહ્યું કે શીયર શું છે અને તે કોષોને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને બાયોરિએક્ટર વાતાવરણમાં જે શીયરથી ભરેલું હોય છે અને માઇક્રોસ્કોપિક અથવા પેટા માઇકોસ્કોપિક ઘટકોને જાણવાની જરૂર છે કારણ કે તેઓ સામગ્રીના ગુણધર્મો નિર્ધારિત કરે છે અને પછી આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે કોષોમાં શીયરથી શું અસર થાય છે અને આપણે અમારા પ્રથમ અનુમાન સાથે એક કોષ પરબિડીયું જેમાં કોષ દિવાલ અને કોષ પટલનો સમાવેશ થાય છે અમે ખૂબ જ સંક્ષિપ્તમાં કોષની દિવાલ તરફ જોયું અને પછી અમે થોડી વિગતવાર કોષ પટલ તરફ જોયું અમે જોયું કે તે લિપિડ્સ અને પ્રોટીનનું પ્રવાહી મોઝેક હતું અને અમે જોયું કે લિપિડ્સ શું છે જે મેં કહ્યું હતું કે બાયોમોલેક્યુલ્સના ચાર મુખ્ય વર્ગોમાંથી એક છે અને તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે લિપિડ્સને પાણીમાં અદ્રાવ્ય અણુઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે અત્યંત દ્રાવ્ય હોય છે કાર્બનિક દ્રાવક જેમ કે ક્લોરોફોર્મ અને પછી આપણે થોડા ઉદાહરણો જોયા આપણી ચરબી વાસ્તવમાં લિપિડ છે અને પછી માખણ એ લિપિડ છે તેલ લિપિડ છે અને પછી અમે ફોસ્ફોલિપિડ્સ અને કોલેસ્ટ્રોલની કેટલીક વિગતો જોઈ છે અને બીજો પ્રકાર છે ગ્લાયકોલિપિડ્સ અને આ બધા ત્રણ સામાન્ય રીતે કુદરતી કોષ પટલમાં જોવા મળે છે પછી અમે જોયું કે પટલની લાક્ષણિકતાઓ કેવી રીતે પટલની શીયર સંવેદનશીલતા નક્કી કરે છે અને અમે એવા કેસ પર પણ જોયું કે જ્યાં અમે શીયરની સંવેદનશીલતાને સંશોધિત કરવા માટે લિપિડ્સને સંભવતઃ સંશોધિત કરી શકીએ ચાલો આપણે પછીથી ફરી મળીએ અને જ્યારે આપણે ફરી મળીએ ત્યારે આપણે બીજી વાર્તા ચાલુ રાખીશું